આમ આપણે અહીં આ એક બીજા લેકચર પર પાછા આવીશું આપણે r R શોધવું પડશે જે r RThevenin છે તે Rની વચ્ચે એટલે કે R2 છે પરંતુ અહીં એક ડીપેન્ડેન્ટ કરંટ સ્રોત છે જો ડીપેન્ડેન્ટ કરંટ સ્રોત ત્યાં છે આમ ડીપેન્ડેન્ટ મુકવું વધુ સારૂ છે ડીપેન્ડેન્ટ કરે છે જેને એક ઇનડીપેન્ડેન્ટ કરંટ સ્રોત અથવા વોલ્ટેજ સ્રોત કહે છે અહીં એક ઇનડીપેન્ડેન્ટ કરંટ સ્રોત અહીં મૂકશે એક ઇનડીપેન્ડેન્ટ કરંટ સ્રોત મૂકી શકે છે તે 1 એમ્પીયર છે કારણ કે તે જોવાનું છે અહીં વોલ્ટેજ V0 અને આ ઇનડીપેન્ડેન્ટ કરંટ સ્રોત કરંટ i0 1 એમ્પીયર i0 1 એમ્પીયર તેનો અર્થ એ કે આ વોલ્ટેજ V0 પર છે તેનો અર્થ r R ઇનપુટ તે છે r R2 R2 r V0 ભાગ્યા i0 જે i0 1 એમ્પીયર લેશે આમ મને તે વધારે સમજાવા દો આમ હવે જો સર્કિટ નજરમાં રાખો ત્યાં બધું સમજાવેલ છે પરંતુ સીધા જ અહીં જઇ રહ્યા છીએ મેં હમણાં જ કહ્યું આમ અહીં 1 એમ્પીયર મૂકો અને ઇનડીપેન્ડેન્ટ કરંટ સ્રોત અહીં કહો આમ આ વોલ્ટેજ ખરેખર આ વોલ્ટેજ r V આ વોલ્ટેજ V V લેવામાં આવે છે અને કરંટ i આમ આમ R2 V i થશે આમ મારે અંતિમ v નો વિચાર કરવો પડશે આમ પ્રશ્ન તે છે આમ જો i 1 એમ્પીયર લીધું છે આમ V i V 1 Vi નો અર્થ v ની કિંમત હોય તો પછી આપણે જાણીશું કે r શું છે તે r R2 શું છે આમ ચાલો મને તેને વધારે સમજાવા દો તેને થોડુંક ઉપર ખસેડવા દો આમ આ કિસ્સામાં આ શું કરી શકે છે આ સર્કિટ માટે આ કોમન નોડ છે જે આ r કોમન નોડ છે આમ અહીં r i 1 એમ્પીયર કરંટ દાખલ થઈ રહ્યું છે આ એક કોમન નોડ છે અને આ વોલ્ટેજ V નો અર્થ નોડલ વિશ્લેષણથી થાય છે આ એક કોમન નોડ છે આમ V અને V કારણ કે આ કંઈ નથી ત્યાં આ એક કોમન નોડ છે આમ V અને V નો અર્થ અહીં સમાન છે તેનો અર્થ એ છે કે આ i તે R માં પ્રવેશ કરે છે જો અહીં KCL લાગુ કરો જો અહીં KCL લાગુ કરો તો i દાખલ થાય છે આમ તે કિસ્સામાં અને i 1 એમ્પીયર તો આ r i છે i 1 એમ્પીયર આમ એક બીજા કરંટ 3 ભાગ્યા 2 ix પણ દાખલ થઈ રહ્યા છે આમ 3 ભાગ્યા 2 ix આ 2 કરંટ બંને દાખલ થઈ રહ્યા છે અને આ કરંટ આ શાખામાંથી બહાર આવી રહી છે તે V 25 હશે આમ અહીં તે V 25 છે અહીં પણ બીજું એક વોલ્ટેજ Vi છે અને આ 50 છે આમ અહીંથી તે નીકળી જશે તે V 50 હશે કારણ કે આ ખરેખર તે કરી શકે છે જે તેને નોડલ બનાવવાની જેમ ગ્રાઉન્ડ કરી શકે છે તો અહીં તે V 50 છે આમ V 25 V 50 1 3 ભાગ્યા 2 r ix પરંતુ પ્રશ્ન એ છે કે આ ix આપવામાં આવે છે ખરેખર આ r ix છે આમ ix ખરેખર r V 50 તો આ હું આ તે ખરેખર ix છે અને આ ખરેખર V 50 છે આનો અર્થ એ કે આ અભિવ્યક્તિમાં 3 ભાગ્યા 2ગુણ્યા V 50 મૂકો પછી vનો ઉકેલ મળશે આમ હું આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે આમ આ તે છે તો પછી ix V 50 રાખો અને તેને હલ કરો V 33 3 વોલ્ટ મળશે અને R2 કહ્યું તે ફક્ત v હશે આગળ r 4 બિંદુ છે ઉદાહરણ 18 આકૃતિ 46 માં બતાવ્યા પ્રમાણે થેવેનિન સમકક્ષ સર્કિટ શોધો આમ થિવેનિન સમકક્ષ કે Voc VThevenin અને R2 છે તે શોધવું પડશે આમ અહીં કોઈ કરંટ વહેતો નથી અહીં કોઈ કરંટ વહેતો નથી પરંતુ તે સમયે Voc અથવા VThevenin ની ગણતરીના સમયે KVL ને લાગુ કરવો આમ જેને VThevenin કહે છે તે પ્રાપ્ત કરવા માટે અહીં કોઈ કરંટ વહેતો નથી કારણ કે આ ખુલ્લું છે અને આ વોલ્ટેજ V એટલે કે આ એક કોમન ટર્મિનલ છે તો r વોલ્ટેજ V છે અને આ 100 વોલ્ટ છે આમ અહીં કોઈ વિદ્યુત તત્વ નથી આ બિંદુ વોલ્ટેજ 100 વોલ્ટ છે અને જો તો તે ગ્રાઉન્ડ છે આમ ગ્રાઉન્ડના સંદર્ભમાં આમ ત્યાં કોઈ વિદ્યુત તત્વ નથી આમ આ બિંદુ વોલ્ટેજ 100 વોલ્ટ છે અને આ 2 આ ખરેખર એક કોમન નોડ છે જેમાં કોઈ વિદ્યુત તત્વ નથી આમ જો તે આવું છે તો જો અહીં આ નોડમાંથી નીકળતા કરંટ ની દિશા લેશો તો તે V 100 ભાગ્યા 10 જે 10 Ω અવરોધ માંથી વહેશે જે V 100 ભાગ્યા 10 હશે આ તે 10 Ω અવરોધ આ બાહ્ય બાહ્ય દિશા માં વહેતું કરંટ છે તેવી જ રીતે અહીં પણ V 40 હશે આ V 40 હશે અને બીજી વાત એ છે કે આ કરંટ સ્રોત છે અહીં એક કરંટ સ્રોત અહીં છે અને તે 20 એમ્પીયર છે એનો અર્થ એ છે કે આમાંથી વહેતું કરંટ 20 એમ્પીયર છે આમ તે પણ આમ જ નીકળી રહ્યું છે તેનો અર્થ એ કે r શું છે જો હવે r લાગુ કરીએ તો આ કરંટ પણ નીકળે છે V 100 ભાગ્યા 10 આ કરંટ પણ નીકળી રહ્યો છે આ કરન્ટ પણ નીકળી રહ્યો છે તેનો અર્થ એ કે જો અહીં KCL લાગુ કરો તો આ એક કોમન નોડ છે જો KCL લાગુ કરો કારણ કે દરેક વખતે જ્યારે હું તેને એક સાથે જોડતો નથી તો તે સમજી શકાય તેવું એક કોમન નોડ છે આમ એનો અર્થ એ કે તે V 100 10 હશે કારણ કે તમામ કરંટ નીકળે છે V 40 આ 20 એમ્પીયર કરંટ પણ નીકળી રહ્યું છે કારણ કે આ એક કરંટ સ્રોત છે 0 જો ઉકેલાય તો આને V ની કિંમત મળશે તો ચાલો હું તેને વધારે સમજાવું આમ જો તેવું છે તો પછી V મેં જે પણ લખ્યું V મળશે 80 વોલ્ટ 80 વોલ્ટ હવે V 8૦ વોલ્ટ મળી રહ્યા છે તેનો અર્થ એ કે આ વોલ્ટેજ આ V સમાન છે માની લો કે જે કંઇ મળ્યું છે તે આ 80 વોલ્ટ લખશે અને આ તે છે જે અહીં r છે હવે આ રીતે KVL લગાવો આમ જો આ રીતે r આગળ વધે એ પહેલા ટર્મિનલ જોવો તો 20 આ V છે આ r છે આ છે આમ વત્તા સમાન V ટર્મિનલ પ્રથમ VThevenin 0 અર્થ એ થાય કે તેનો અર્થ છે 20 અને V 80 VThevenin તેનો અર્થ છે VThevenin 100 વોલ્ટ આમ તે જ વસ્તુ છે તે ગણતરી છે ત્યાંથી પહેલા સમજવું પડશે આમ આ ખરેખર Voc Thevenin 100 વોલ્ટ હવે મેળવવાની છે આમ શોર્ટ સર્કિટ દ્વારા બદલવામાં આવેલા વોલ્ટેજ સ્રોત અને કરંટ સ્રોતો દ્વારા ખુલ્લા સર્કિટ દ્વારા આકૃતિ 47 માં બતાવેલ છે હવે અહીં કરંટ સ્રોત હતો ત્યાં R2 મેળવવા માટે R2 મેળવવો પડશે આમ આ કરંટ સ્રોત ખુલ્લો છે અને આ વોલ્ટેજ સ્રોત અહીં શોર્ટ સર્કિટ થયેલ છે આમ આના માટે કોઈ અસર નહીં થાય તે સંપૂર્ણપણે કંઇક અલગ છે ત્યાં કંઇ નથી અને વસ્તુ આ 5 Ω છે અને આ તે r એ શોર્ટ સર્કિટ છે તેનો અર્થ એ કે આ 5 Ω ની ખરેખર કોઈ કિંમત નથી કારણ કે જો r સમજણ માટે જ ધારો કે જો હું આ શાખા માટે R 0 લઉ છું આમ 0 Ω અને 5 Ω તેઓ r સમજણ માટે સમાંતર છે આમ 0 ગુણ્યા 5 ભાગ્યા 0 5 0 Ω આમ R તેનો અર્થ એ કે આ 5 Ω ની કોઈ અસર નથી તો ચાલો હું તેને વધારે સમજાવું છું તેનો અર્થ એ છે કે જો તે જાણવાનો પ્રયત્ન કરો કે પછી તેની સમકક્ષ શું છે આમ ફક્ત r સમજવા માટે હું અહીં કોઈક રીતે બનાવું છું આ 5 Ω છે આ r એક એમ્પીયર 1 ટર્મિનલ 1 છે તો પછી આ r r છે જેને 40 Ω કહે છે અને આ r 10 Ω છે અને આ જોડાયેલા છે અને આ r ટર્મિનલ 2 છે અને આ r R2 છે તેનો અર્થ એ કે 40 અને 10 એ સમાંતર છે 5 શ્રેણીમાં છે તેનો અર્થ એ કે r R2 5 10 ગુણ્યા 40 ભાગ્યા r 10 40 થશે તેનો અર્થ 5 8 13 Ω કારણ કે 400 ભાગ્યા 50 તે 8 Ω 5 30 Ω હશે તો ચાલો હું તેને વધારે સમજાવું તેથી તેનો અર્થ એ કે આ એક 13 Ω હશે અને આ r2 ની સમકક્ષ સર્કિટ છે આમ હવે પછી એક બીજુ તે છે આમ આ આશા છે કે આ VThevenin છે તે સમજાયું છે આ R2 છે તે VThevenin શોધવા માટે પૂછવામાં આવ્યું હતું મને એક જ વસ્તુ મળશે જે અહીં જણાવવાનું છે VThevenin 100 વોલ્ટ એટલે જ આ નું ધ્રુવીકરણ અહીં છે અને અહીં છે આમ આમ જ મેં V 100 વોલ્ટ લખ્યા છે આમ ત્યાં કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ અને આ r 13 Ω છે તો ચાલો હું તેને વધારે સમજાવું આમ આગળ થેવીનિનના થીયરમ્સ નો ઉપયોગ કરીને આકૃતિ 49 માં બતાવેલ સર્કિટના 10 Ω અવરોધ દ્વારા કરંટ નક્કી કરવામાં આવશે 10 Ω અવરોધમાં કરંટ શોધવો પડશે તેનો અર્થ એ કે અહીં 10 Ω અવરોધમાં કરંટ શોધવો પડશે જેનો અર્થ છે કે VThevenin મેળવવા માટે 10 Ω અવરોધ ખોલવો પડશે અને તે જ રીતે ત્યાં R2 શોધવો પડશે આમ અને આ 36 વોલ્ટ છે અને આ બીજી કોઈ વસ્તુ નથી આ કોઈ અન્ય વિદ્યુત નથી આ ટર્મિનલની વચ્ચે જ આ 36 વોલ્ટનો સ્રોત જોડાયેલ છે આમ પ્રથમ તેને 10 Ω અવરોધ ખુલ્લો લો આમ જો ખુલ્લો હશે આમ સર્કિટ જેવું લાગે છે જો તેને ખોલો તો આ 1 છે આ 2 છે તો આ મારી Voc VThevenin છે અને R2 માટે વોલ્ટેજ સ્ત્રોત શોર્ટ થાય છે આ વોલ્ટેજ સ્રોત અહીં શોર્ટ છે આ વોલ્ટેજ સ્રોત અહીં શોર્ટ છે આમ તે R2 માટે છે અને આ r માટે છે જેને r VThevenin કહે છે તેને VThevenin માટે આ સર્કિટ હલ કરવી પડશે હવે આગળ વધતા પહેલા જો આ કરંટ ને ધ્યાનમાં લઈએ તો આ કરંટ આ ધારો કે આ કરંટ ખુલ્લો છે આ બાજુ ખુલ્લી છે આમ મૂળભૂત રીતે આ સ્રોતમાંથી કરંટ i1 વહેતો હોય છે આ ખુલ્લો કરંટ નથી આમ આ i1 અહીં આવી રહ્યું છે આ છે r i1 છે હવે કરંટ i1 i2 નો ભાગ આની જેમ વહે છે આમ આ સર્કિટમાં તે i1 i2 છેવટે i1 i2 છે અને આ i2 આ બાજુ ખુલ્લી છે આમ સમાન i તે જ i2 કરંટ અહીં વહેતો હોય છે અને અંતે જ્યારે તેઓ તેને અહીં મળી રહ્યાં છે આમ અંતે આ i1 કરંટ આ સ્રોતમાં પાછો આવશે આમ આ રીતે સર્કિટ બનાવવા માટે કરો પહેલા આમ આ r માટે હલ કરવી પડશે કે જેને i1 અને i2 કહેવાય છે હવે સવાલ એ છે કે જો આ સર્કિટ પર નજર નાખો તો મને આશા છે કે આ સમજી ગઈ હશે હવે પ્રશ્ન મને તે વધારે સમજાવા દો આમ આ 20 Ω અને 30 Ω તે શ્રેણીમાં છે આમ 20 30 50 Ω અને બીજું અને આ બીજું 50 Ω અહીં છે તેનો અર્થ એ કે આ 20 30 50 Ω અને આ 50 Ω તેઓ સમાંતર છે તેનો અર્થ એ કે 50 અને 50 બંને 50 સમાંતર છે એનો અર્થ એ છે કે બંનેમાંથી કરંટ ની સમાન માત્રા વહેશે તો ચાલો હું તેને વધારે સમજાવું છું કરું તેનો અર્થ એ કે જે પણ કરંટ વહેતો હોય છે તે આ r એ i2 કરંટ અહીં વહેતો હોય છે 2 20 અને 30 બંને શ્રેણીમાં છે અને i1 i2 પણ 50 માંથી વહે છે તેનો અર્થ i1 i2 i2 કારણ કે આ કરંટ અને i2 કરંટ બંને સમાન હોવા જોઈએ કારણ કે બંને 50 છે કારણ કે 20 30 50 Ω તેનો અર્થ છે 2 i2 r i1 આ છે તેનો અર્થ i1 માફ કરશો i2 r i1 ભાગ્યા 2 કારણ કે તે કરંટ ડીવીઝન છે તે કરંટ ડીવીઝન છે આમ તેનો અર્થ એ છે કે અહીં પણ i1 ભાગ્યા 2 વહી રહ્યું છે તે પણ અસરકારક રીતે i1 ભાગ્યા 2 વહી જાય છે એકવાર તે થઈ જાય પછી સરળતાથી બોલાવી શકે છે r KVL લાગુ કરે છે ઉદાહરણ તરીકે KVL ને આ રીતે લાગુ કરી શકે છે આ જેમ તેનો અર્થ એ કે જો તે i1 છે તો આ કરંટ મૂળભૂત રીતે i2 i1 ભાગ્યા 2 થશે અને અહીં i1 i2 નો અર્થ એ છે કે તે i1 ભાગ્યા 2 છે આમ સરળતાથી મળી શકે છે આમ જો અહીં KVL લાગુ પાડશો તો તે દેખાશે r શું કહે છે જો હું તેને આ 40 i1 ને આ જેવું બનાવું છું અને અહીં તે r છે આ કરંટ ખરેખર i1 ભાગ્યા 2 છે કારણ કે કરંટ ડીવીઝન છે આમ 50 હું આ પ્રમાણે 50 ગુણ્યા i1 ભાગ્યા 2 36 0 લખી રહ્યો છું જેમાંથી i1 શું મળશે આમ જો i1 મળે તો મને તેમાંથી પસાર થવા દો ચાલો હું તેને પહેલા વધારે સમજાવું આમ જો આમાંથી પસાર થાય છે પછી જો મેં કહ્યું છે તે રીતે હલ કરશે i1 will 36 ભાગ્યા 65 એમ્પીયર મળશે અને i2 બરાબર i1 ભાગ્યા 2 છે તો તે 18 ભાગ્યા 65 એમ્પીયર છે જે મળ્યું આમ i1 i2 મળી ગયું છે પછી તે સરળતાથી શોધી શકે છે કે મારો VThevenin શું છે આમ આ છે આ છે હું તેને ચિહ્નિત કરતો નથી તે સમજી શકાય તેવું છે હવે જો અહીં r KVL ને આ રીતે લાગુ કરો જો KVLને એન્ટીકલોકવાઈઝ લાગુ કરો આમ તે 40 i1 છે અમે આની જેમ આગળ વધી રહ્યા છીએ 20 i2 VThevenin 0 તો i1 વેલ્યુ મૂકો i2 વેલ્યુ VThevenin મળશે આમ તે અહીં તે થાય છે આમ જે પણ કર્યું છે તે બનશે તે 360 ભાગ્યા 13 વોલ્ટ હશે જે મારો VThevenin 360 ભાગ્યા 13 વોલ્ટ છે હવે તે શોધવાનું છે કે તે r શું છે જેને R r R2 છે આમ જો આની જેમ સર્કિટ ફરીથી દોરો આ ટર્મિનલ 1 છે અને આ ટર્મિનલ 2 છે કારણ કે આ 1 છે આ 2 છે આ 1 છે આ 2 છે હવે આ બે બિંદુ એક કોમન બિંદુ છે આમ મૂળભૂત રીતે હું જે સર્કિટને આ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું આ 2 છે આ 2 છે અને આ r 20 Ω અવરોધ છે આ હવે 20 Ω અવરોધ છે મૂળભૂત રીતે આ 40 અને 50 આ 40 અને 50 ખરેખર સમાંતરમાં છે આમ આ 40 Ω છે અને આ R 50 Ω છે અને આ બિંદુ r છે આ બિંદુ 2 છે માફ કરશો આ બિંદુ 1 છે અને પછી r જેને આ 30 Ω છે તે આ રીતે જોડાયેલ છે મારો મતલબ કે હું જે લાવ્યો તે આ મુદ્દો અહીં આવ્યો તેનો અર્થ એ કે સમાંતર 40 અને 50 નો અર્થ છે કારણ કે અહીં બીજું કોઈ વિદ્યુત તત્વ નથી આમ 40 અને 50 સમાંતર જે પણ તે 20 Ω સાથે આવશે તે શ્રેણીમાં છે જે તે ફરીથી આવશે તે 30 આના સમાંતર છે તેનો અર્થ એ કે જો હું તેને આ જેવું બનાવું છું તો તે ખરેખર જે પણ આવે તે હશે તે હું 50 ની જેમ સમાંતર બનાવું છું તે ગમે તે છે આ 20 તેના પર આવશે ફક્ત 20 જ આવશે ત્યાં જે હશે તે 30 સાથે સમાંતર ફરીથી ઉમેરાશે જે પણ આવશે તે શોધી કાઢો આમ તે જ r છે જે બોલાવે છે જે r R2 બનશે મને આશા છે કે આ સમજાઈ ગયું છે આનો અર્થ એ કે ચાલો હું તેને વધારે સમજાવું છું કરી દઉં આમ મેં અહીં તે જ કર્યું છે આમ મેં હમણાં જ સીધું મૂકી દીધું છે કે 40 અને 50 એ સમાંતર છે જે 20 શ્રેણીમાં છે અને તે સાથે 30 Ω ફરીથી સમાંતર છે આમ તે r 228 ભાગ્યા 13Ω થઈ જશે અને મને VThevenin મળશે કારણ કે તેને 10 Ω અવરોધ 10 Ω અવરોધ દ્વારા કરંટ શોધવા માટે કહેવામાં આવ્યું છે આમ r સર્કિટ નથી VThevenin R2 સીધા બતાવ્યા નથી i VThevenin R2 10 છે આમ r R2 આટલું બની રહ્યું છે અને VThevenin એ 360 ભાગ્યા ૧૩ બને છે આમ આખરે તે આશરે 360 ભાગ્યા 358 એમ્પીયર જે 1 એમ્પીયર છે જે i છે આમ ચાલો હું તેને વધારે સમજાવું છું માફ કરશો હું તેને વધારે સમજાવું આમ હું આશા રાખું છું કે આ સમજી ગયું હશે આમાં એક ખૂબ મુશ્કેલ નહીં મળે આમ ફક્ત r ને સમજવા માટે મેં વિવિધ પ્રકારની સમસ્યાઓ લીધી છે પરંતુ c સર્કિટ માટે યાદ રાખો આ ઘણી બધી સમસ્યાઓ લેવામાં આવશે નહીં કારણ કે સમય મર્યાદિત છે આમ ઉદાહરણ 20 તરીકે આકૃતિ 51 માં બતાવેલ સર્કિટના 2 Ω અવરોધમાં કરંટ મેળવો થેવેનિન નો થીયરમ્સ પણ સુપર પોઝિશનનો ઉપયોગ થિવેનિન વોલ્ટેજ મેળવવા માટે કરશે આમ આ કિસ્સામાં 2 Ω અવરોધમાં તે કરંટ શું છે તે શોધવું પડશે તેનો અર્થ એ કે 2 Ω અવરોધમાં કરંટ શું છે આમ તેને પ્રથમ 2 Ω અવરોધ કાઢવો પડશે અને R2 અને VThevenin શોધવા પડશે આમ r માફ કરો સમકક્ષ સર્કિટ પર જાઓ આમ આ કિસ્સામાં શું થશે કે 2 Ω અવરોધ કાઢવામાં આવશે આમ તે ખુલ્લું રહેશે 2 Ω અવરોધ ખુલ્લું છે અને અહીં એક વોલ્ટેજ ચિહ્નિત કરે છે Va બીજા વોલ્ટેજ Vb છે Va નો અર્થ છે આ વોલ્ટેજ આ r Va છે અને આ વોલ્ટેજ અહીં મળે છે આ Vb Vb છે જો માની લો કે તે નોડલ વિશ્લેષણમાં આધારીત છે તો તે લાગુ થશે આમ પ્રશ્ન એ છે કે આ 2 વોલ્ટેજ લેવામાં આવ્યા છે પરંતુ આખરે VThevenin મેળવવું પડશે અને આ 30 વોલ્ટનો સ્રોત એક 9 એમ્પીયર સ્ત્રોત ઇનડીપેન્ડેન્ટ સ્રોત છે એક 4 એમ્પીયર ઇનડીપેન્ડેન્ટ કરંટ સ્રોત છે ત્યાં 2 કરંટ ઇનડીપેન્ડેન્ટ કરંટ સ્રોત ત્યાં છે અને 32 વોલ્ટનો એક ઇનડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્રોત છે હવે શું કરવું છે આ બિંદુએ નોડ પર KCL લાગુ કરવું જો KCLને લાગુ કરો તો આ 9 એમ્પીયર કરંટ આમાં પ્રવેશી રહી છે આમ 9 બનાવી શકો છો પછી આ 9 દાખલ થઈ રહ્યું છે પછી તે 5 Ω અવરોધ છે આ વોલ્ટેજ Va છે આમ આ કરંટ નીકળી રહ્યું છે આમ તે 5 ભાગ્યા Va છે આમ 9 Va ભાગ્યા 5 બનાવી શકાય છે આ કરંટ નીકળે છે અને બીજો કરંટ જો આ દિશામાં લઈએ તો આ 4 Ω અવરોધ અહીં છે આમ તે તેને અહીં બનાવશે તે Va હશે આ વોલ્ટેજ Vb Vb ને r 4 દ્વારા વિભાજિત કરવામાં આવશે કારણ કે આ 4 Ω અવરોધ છે આમ Va Vb ભાગ્યા 4 આ Va ભાગ્યા r 5 છે આ V છે આ r 9 Va ભાગ્યા r 5 તો તે Va ભાગ્યા 5Va એક સમીકરણ છે આ એક સમીકરણ મળશે તો ચાલો હું આને વધારે સમજાવું આમ આ પાછળથી સમીકરણો છે હવે બીજો એક છે જો r લાગુ કરો તો આશા છે કે જો હું નોડ b પર KCL લાગુ કરું તો હું કંઈપણ ભૂલ્યો નથી આમ આ તે Va Vb ભાગ્યા 4 છે કારણ કે આ 4 Ω અવરોધ કરંટ Vb ભાગ્યા 10 છે અને આ 4 એમ્પીયર કરંટ તે દાખલ કરી રહ્યું છે આમ તે મૂળભૂત રીતે 4 Va Vb ભાગ્યા 4 છે કારણ કે આ કરંટ પણ પ્રવેશી રહ્યો છે અને આ કરંટ r Vb ભાગ્યા 10 નીકળે છે આમ 2 સમીકરણો અને 2 અને સમીકરણ Va અને Vb નો ઉપયોગ કરીને હલ કરી શકે છે આશા છે કે હું કંઈપણ ભૂલ્યો નથી અને અહીં કોઈ કરંટ વહેતું નથી કારણ કે આ ખુલ્લું છે આમ માફ કરશો અહીં કોઈ કરંટ વહેતો નથી આમ તે 2 સમીકરણો મેં અહીં લખ્યાં છે અહીં નોડ પર એક સમીકરણ છે નોડ b પર બીજું સમીકરણ અને વા Va અને Vb માટે આ સમીકરણ 1 અને 2 હલ કરો જો એમ કરો તો Va 830 ભાગ્યા 19 વોલ્ટ અને Vb 810 ભાગ્યા 19 વોલ્ટ મળશે આમ r V આમ થેવેનિન મેળવવા માટે તેને r KVL કહે છે તે લાગુ કરો તો આ વોલ્ટેજ Va છે આમ આ ખરેખર એરો છે આ Va છે અને આ વોલ્ટેજ આ r Vb છે જો ધારી લો કે આ ગ્રાઉન્ડ છે આમ તે તેનો અર્થ એ કે આ વત્તા છે અને આ પણ છે આમ જો હું આ KVL ને લાગુ કરું છું તો પછી જો આ જેમ ખસેડો તો તે 32 થશે કારણ કે ટર્મિનલ પહેલા આવે છે Va કારણ કે Va પ્રથમ આવે છે તો પછી તે છે આમ Vb અને ત્યાં તે છે VThevenin 0 તેનો અર્થ છે VThevenin Va Vb 32 છે એનો અર્થ છે ચાલો હું તેને વધારે સમજાવું આમ તેનો અર્થ એ છે કે r જે કંઇ લખ્યું છે તે V Va Vb VThevenin 32 મેં જે લખ્યું છે VThevenin Va Vb 32 મેં ત્યાં લખ્યું છે આમ મૂકો આ બધી વસ્તુઓ VThevenin 30 947 વોલ્ટ મળશે આમ નો અર્થ આમ ધ્રુવીયતા બનાવશે જે તે નીચે તરફ હશે અને તે જ રીતે R2 કે r R2 માટે કે આ એક વોલ્ટેજ સ્રોત અહીં છે તે શોર્ટ કરી શકાય છે અને કરંટ સ્રોત ખુલ્લો છે આમ મૂળભૂત રીતે આ શું થાય છે તે 5 અને 10 Ω શ્રેણીમાં છે આમ તે 5 10 15 Ω છે તો આ ખુલ્લું છે આમ 5 અને 10 એ શ્રેણીમાં છે કે 4 Ω સમાંતર છે આમ R2 જે 15 ગુણ્યા 4 ભાગ્યા 15 4 આવે છે તે r R2 હશે કારણ કે આ એક અને 2 Ii એટલે કે આ કંઈક છે આ આ r એક છે આ 2 ખુલે છે આ 1 છે અને આ ટર્મિનલ છે 2 આ એક છે આમ આ ખરેખર 4 Ω છે અને અહીં તેનું 5 10 છે આમ અહીં તે ખરેખર 15 Ω છે અને આ 1 2 છે આમ 4 અને 15 સમાંતર છે આમ જે પણ આવે છે આમ આમ આ કિસ્સામાં આમ R2 એ 60 ભાગ્યા 19 Ω આવશે આમ આમ થેવેનિન સમકક્ષ r હશે જો આની તપાસ કરીએ તો તે છે કારણ કે VThevenin 30 947 હતું આમ તે અહીં છે અહીં નીચે છે અને તે આની જેમ આગળ વધી રહ્યું છે અને આ તે 2 Ω અવરોધ સાથે હવે R2 છે અને કરંટ નું મૂલ્ય મેળવશે આમ i VThevenin ભાગ્યા R22 Ω છે આ 2 Ω અને આ બધા મૂલ્ય મૂકો આમ તે લગભગ 6 એમ્પીયર છે તો આ જવાબ છે આમ હવે પછી આ વસ્તુના સર્કિટમાં બતાવેલ થેવેનિન વોલ્ટેજ પ્રાપ્ત થાય છે હવે સુપર પોઝિશન થીયરમ્સ નો ઉપયોગ કરીને થેવેનિન વોલ્ટેજ શું મળે છે કારણ કે ફક્ત બતાવવા માટે 3 સ્રોત છે 3 સ્ત્રોતો એક વોલ્ટેજ સ્રોત 2 કરંટ સ્રોત એક જ સમયે ફક્ત એક સ્રોત ધ્યાનમાં લે છે સમાન ઉદાહરણમાં આ જ ઉદાહરણમાં r સુપર પોઝિશન થીયરમ્સ નો ઉપયોગ કરીને થેવેનિન વોલ્ટેજ મેળવે છે કારણ કે ફક્ત બતાવવા માટે એક સમયે 3 સ્રોતો લે છે આમ આ કિસ્સામાં r જો તેવું છે તો પછી આ કિસ્સામાં પ્રથમ વોલ્ટેજ સ્રોતને ધ્યાનમાં લો અને r આ એકમાત્ર વોલ્ટેજ સ્રોત છે આ કરંટ 2 સ્રોતો બંધ છે અને કરંટ i1 i2 અહીં છે i1 માટે હલ કરે છે અને i2 પછી હું હલ કરી આપીશ આમ અન્યથા તે વધુ સમય લેશે આમ i1 અને i2 આમ હવે પછીની એક તે છે કે જે ફક્ત 9 એમ્પીયર કરંટ સ્રોતને ધ્યાનમાં લે છે આ r 9 એમ્પીયર કરંટ સ્રોત છે આ 9 એમ્પીયર કરંટ સ્રોત અને આ વોલ્ટેજ સ્ત્રોત શોર્ટ કરી દેવામાં આવે છે અને આ કરંટ સ્રોત એક સમયે ફક્ત એક જ ખુલ્લો છે અને કરંટ i3 અને i4 ને હલ કરવા માટે અહીં i3 અને i4 લે છે આગળ આ r એક છે કે આગળ આ એક છે કે r 4 એમ્પિયર છે ત્યાં કરંટ સ્રોત છે પરંતુ અન્ય 2 પરંતુ અન્ય 2 તે શોર્ટ થયેલ છે વોલ્ટેજ સ્રોત શોર્ટ કરેલું વોલ્ટેજ સ્રોત અહીં હતું અને આ ખુલ્લું છે આમ આ i5 અને i6 આ બધી વસ્તુઓ છે પ્રાપ્ત કરવાની છે આમ બધા a b c 3 સર્કિટ્સ ત્યાં a b c હતા a b c બધું અહીં લખાયેલું છે આમ તે ફક્ત સુપર પોઝિશન થીયરમ્સ બતાવવાનું છે તે પછી છે જ્યારે તે હલ થાય ત્યારે તે આકૃતિને જુઓ આ બધી બાબતોનો ઉકેલ આપવામાં આવે છે અને તે જ રીતે આકૃતિ b આકૃતિ a તે i1 0 i2 0આપવામાં આવે છે એ જ રીતે આકૃતિ b r i3 6 63 એમ્પીયર i4 એ 2 37 એમ્પીયર છે કૃપા કરીને તે માટે મેં અહીં જે લખ્યું છે તે બધું જ હલ કરો પરંતુ કૃપા કરીને તેને હલ કરો અને તે જ રીતે આકૃતિ c માટે i5 2 11 એમ્પીયર અને i6 1 89 એમ્પીયર છે હવે i તે કરંટ 5 Ω અવરોધમાં વહે છે જે Ω છે i1i3i5 છે ફક્ત તેને સુપર પોઝિશન માટે 8 74 એમ્પીયર તે જ રીતે કરંટ 10 Ω અવરોધમાંથી પસાર થાય છે તે અહીં i2 i4i6 છે તે 4 26 એમ્પીયર આવે છે આમ Va 5 ગુણ્યા કરંટ r 5 Ω અવરોધ છે જેને Ωમાં લખીએ છીએ જે 5 ગુણ્યા 8 7 વોલ્ટ છે અને Vb r 10 ગુણ્યા i0 છે Ω લખીએ છીએ જે કરંટ 10 Ω અવરોધમાંથી વહે છે આમ 10 ગુણ્યા 4 6 આમ 42 6 વોલ્ટ આમ VThevenin Va Vb 3 શરૂઆતમાં મેં લખ્યું છે આમ Va Vb મૂકો અને સુપર પોઝિશનનો ઉપયોગ કરીને 30 9 વોલ્ટની સમાન વસ્તુ મેળવવામાં ઘણો સમય લેશે આગળ r નોર્ટન થીયરમ્સ છે તો નોર્ટન ના થીયરમ્સ આ નોર્ટન ના થીયરમ્સ છે આમ નોર્ટન થીયરમ્સ જણાવે છે કે રેખીયર 2 ટર્મિનલ સર્કિટ એક અવરોધ R n ની સમાંતર કરંટ સ્રોત i N નો સમાવેશ કરતી સમકક્ષ સર્કિટ દ્વારા બદલી શકાય છે નોર્ટન સર્કિટ કેસમાં R નોર્ટન અને R2 છે શરૂઆતમાં તેઓ સમાન છે હું કહું છું કે R નોર્ટન R2 તે શરૂ થયેલી વસ્તુઓ મને લાગે છે કે થેવિનિન આ અઢાર 100 આપે છે મને લાગે છે કે 92 તેણે આપ્યો હતો અને નોર્ટન કદાચ 1933 અથવા 37 છે હું ચોક્કસ વસ્તુ ભૂલી ગયો છું અને હું છું તેનો અર્થ એ કે લગભગ 40 વર્ષ કરતાં વધુ સમય પછી છે આમ કેટલીકવાર સ્રોત રૂપાંતર છે જે થેવેનિન નું નોર્ટન માં રૂપાંતર છે કારણ કે થેવેનિન વોલ્ટેજ સ્રોત અને અવરોધ આપે છે જ્યારે નોર્ટન માં રૂપાંતર થાય ત્યારે તે કરંટ સ્રોત હશે અને અવરોધ સમાંતરમાં હશે અને થેવેનિન માં વોલ્ટેજ સ્ત્રોત અવરોધ સાથે શ્રેણીમાં છે તો તે r છે આમ જ્યાં i N એ ટર્મિનલ્સ પર શોર્ટ સર્કિટ કરંટ છે જે આપશે અને જ્યારે ઇનડીપેન્ડેન્ટ સ્રોતો બંધ કરવામાં આવે ત્યારે તે ટર્મિનલ પર R n ઇનપુટ અથવા સમકક્ષ અવરોધ આપે છે તે r R2 R નોર્ટન જેવું જ છે આમ તેનો અર્થ R નોર્ટન R2 આમ વિચાર એ છે કે આ કિસ્સામાં R2 માં ઓપન સર્કિટ વોલ્ટેજ છે જે r મળશે તેને શોર્ટ સર્કિટ કરંટ કહે છે આનો અર્થ એ કે આ એક રેખીય 2 ટર્મિનલ સર્કિટ છે આ એક રેખીય છે આ છે iNorton ખરેખર iNorton i શોર્ટ સર્કિટ અને નોર્ટન અવરોધ કંઈ નથી પરંતુ થેવેનિન અવરોધ સમાન છે આમ iNorton isc એટલે કે શોર્ટ સર્કિટ જો અને જો આ r શોર્ટ સર્કિટ કરન્ટ છે આમ iNorton isc હશે આમ આ કિસ્સામાં શોધી કાઢો કે શોર્ટ સર્કિટ કરંટ શું છે અને ત્યારબાદ થેવેનિન અવરોધ શોધો અને આ નોર્ટન અને R2 નોર્ટન અવરોધ છે કરંટ સ્રોત બંને સમાંતર હશે આમ થેવેનિન ના કિસ્સામાં તે ખુલ્લી સર્કિટ હતી નોર્ટન ના કિસ્સામાં તે શોર્ટ સર્કિટમાં હશે તે શું હશે આમ પછી શોર્ટ સર્કિટ કરંટ isc શોધવું પડશે જે કંઈ નથી પરંતુ iNorton અને R નોર્ટન માટે r R2 સમાન છે તો ચાલો હું તેને વધારે સમજાવું આમ આ સાથે આ બધું લખી શકાય છે તે અહીંથી પસાર થઈ શકે છે આમ મેં iNorton iSC કહ્યું આમ તેનો અર્થ એ કે i ટર્મિનલને 1 2 કહ્યું તે શોર્ટ કરો અને તેને iSC r iNorton બનાવો તો તે r શોર્ટ સર્કિટ કરંટ છે આમ નોર્ટન કરંટ શોધો તેનો અર્થ એ છે કે iNorton મૂળભૂત રીતે VThevenin ભાગ્યા R2 છે વિચાર આવે છે કે તે મૂળભૂત રીતે થેવેનિન નું નોર્ટન માં રૂપાંતર છે ધારો કે ત્યાં થેવેનિન થીયરમ્સ અહીં બનાવે છે ફક્ત ધારો કે થેવેનિન થીયરમ્સ છે આ તે છે r VThevenin ને આ મળ્યું છે આ r VThevenin મળ્યું છે અને આ r એ r R2 છે આ r R2 છે અને આ એક ટર્મિનલ છે અને આ ટર્મિનલ 2 છે આ r R2 છે અને જો સ્રોતના રૂપાંતર માં જાઓ તો તે r iNorton હશે અને આ r મૂળભૂત રીતે R2 R નોર્ટન બંને સમાન છે અને આ ટર્મિનલ 1 2 છે તેનો અર્થ એ છે કે iNorton સ્રોત રૂપાંતર VThevenin ભાગ્યા R2 આમ કેટલીકવાર બોલાવો કે તે મૂળ રૂપે R2 નોર્ટન રૂપાંતર છે આમ કારણ કે તે વોલ્ટેજ સ્રોત અવરોધસાથે શ્રેણીમાં છે ત્યાં તે અવરોધની સમાંતર કરંટ સ્રોત હશે આમ આ બધી બાબતો અહીં લખાઈ છે આ બધી બાબતો અહીં લખવામાં આવી છે પરંતુ મેં કહ્યું છે કે તેનો સાર શું છે તો આમ આ બધી વસ્તુઓ અને તે જ રીતે થેવેનીન સિદ્ધાંત અથવા અવરોધ સમાન રીતે નોર્ટન અવરોધ મળ્યો આમ VThevenin Voc અને iNorton i s c આમ મૂળભૂત રીતે R2 એ VThevenin ભાગ્યા iSC R નોર્ટન Voc જે VThevenin છે આમ R2 r VThevenin ભાગ્યા iSC તે r મળશે જેને નોર્ટન અવરોધ કહે છે આમ આ માત્ર એક ઉદાહરણ સાથે આકૃતિ 58 માં બતાવેલ સર્કિટને નોર્ટન સમકક્ષ સર્કિટ નક્કી કરો આમ આ 2 એમ્પીયર ઇનડીપેન્ડેન્ટ સ્રોતની નોર્ટન સમકક્ષ સર્કિટ મેળવવા માટે ત્યાં 10 વોલ્ટનો સ્રોત 4 Ω 2 Ω 5 પર છે Ω અને 2 Ω અવરોધ છે નોર્ટન સમકક્ષ સર્કિટ મેળવવા માટે પ્રથમ શું કરે છે R નોર્ટન R નોર્ટન R2 તેનો અર્થ એ કે કરંટ સ્રોત ખુલ્લો છે અને વોલ્ટેજ સ્રોત શોર્ટ છે તેનો અર્થ એ કે જો હવે જો તે આ જેવું છે તો પછી જોઈ શકાય છે કે આ ખુલ્લું છે આમ 2 Ω 4 Ω અને 2 Ω આ 3 અવરોધ શ્રેણીમાં છે આમ કુલ 2 4 2 8 હશે જેમાં 5 સમાંતર છે આમ R નોર્ટન r 8 5 હશે આમ તે 40 ભાગ્યા 13 Ω છે આમ R નોર્ટન કંઈ નથી પરંતુ R2 જે રીતે થેવેનિન મળે છે તે જ રીતે R નોર્ટન મળે છે ફક્ત એક મિનિટ પછી આવો શોર્ટ સર્કિટ કરંટ શોધી કાઢવો પડશે આમ થેવેનિન સમકક્ષ સર્કિટ 1 અને 2 માં શું કરવું તે ખુલ્લું છે પરંતુ અહીં તે શોર્ટ કરવામાં આવ્યું છે અને iSC મેળવ્યું છે આમ આ શોર્ટ સર્કિટ કરંટ iSC છે અને આ કિસ્સામાં આ લેતી i1 અને તે i1 પણ છે આ મૂળભૂત રીતે તે 2 એમ્પીયર ઉપર તરફ જાય છે આમ i1 2 એમ્પીયર આમ જો આ કિસ્સામાં લાગુ પડે તો તેને r 2 Ω કહો આમ આ કિસ્સામાં જો r KVL લાગુ કરો તો માની લો કે જો હું આની જેમ જઉ છું અને હું r KVL લાગુ કરું છું આમ આ કરંટ i લઈ રહ્યો છે જેને r શોર્ટ સર્કિટ કરન્ટ કહે છે તેનો અર્થ એ કે અહીં કોઈ કરંટ નથી 5 5 Ω આ અવરોધ ખરેખર તે બિનઅસરકારક છે કારણ કે આ શોર્ટ કરી દેવામાં આવે છે આમ કરંટ આની જેમ વહેશે આમ જ આને આ રીતે બતાવવામાં આવ્યું છે કારણ કે તે શોર્ટ થયેલ છે હવે અહીં KVL લાગુ કરો તમને r i મળશે જે i2 છે જો હું તેને લખું તો તે 2 2 Ω 5 Ω 2 Ω છે આમ 2 5 2 આમ તે 9 i2 આ 9 i2 ની જેમ આગળ વધશે અને પછી r i2 મૂળભૂત રીતે iSC છે કારણ કે આ iSC એ i2 i s c છે પછી 10 કારણ કે પહેલા ટર્મિનલ પછી r 4 ગુણ્યા i2 i1 0 છે કારણ કે આની જેમ આગળ વધી રહ્યા છે આમ 4 ગુણ્યા i2 i1 અને મેં અગાઉના i1 2 એમ્પીયર કહ્યું આમ i1 2 એમ્પીયર અહીં મૂકો અને પછી i2 માટે ઉકેલો અને આ સર્કિટ r ને શું કહેવામાં આવે છે R2 છે અહીં તે i3 અને i4 Voc ફક્ત VThevenin ની ગણતરીના હેતુ માટે આપવામાં આવે છે હવે ઘણી વસ્તુઓ હલ કર્યા પછી સરળતાથી તેને હલ કરી શકો છો આમ નોર્ટન આપવામાં આવ્યું છે મેં કહ્યું 3 007 તે કેવી રીતે આવશે અને તે જ રીતે i1 ને મેં 2 એમ્પીયર કહ્યું અને મેં તે કેવી રીતે મેળવવું તેનું સમીકરણ આપ્યું 8 i2 4 i1 10 પરંતુ i1 2 આમ i2 2 25 એમ્પીયર મળશે તેનો અર્થ એ કે મેં શોર્ટ સર્કિટ i2 2 25 એમ્પીયર પણ કહ્યું વૈકલ્પિક રૂપે i n VThevenin ભાગ્યા R2 નક્કી કરો કારણ કે સ્રોત રૂપાંતર મેં ખરેખર થેવેનિન થી નોર્ટન માં રૂપાંતર કર્યું છે આમ મેં i n VThevenin ભાગ્યા R2 કહ્યું આમ જો આ સર્કિટની સમાન થિવેનિનને હલ કરો જો આ સર્કિટને હલ કરો તો તેને હલ કરો કારણ કે હવે તેને કેવી રીતે હલ કરવું તે જાણો આમ જો આ સર્કિટને હલ કરવામાં આવે તો r i3 i4 મળશે i3 ને 2 એમ્પીયર અને i4 1 38 એમ્પીયર મળશે આમ VThevenin એ 5 i4 મળશે જે 6 923 વોલ્ટ છે આમ iNorton VThevenin ભાગ્યા R થેવેનીન R2 6 923 ભાગ્યા 3 007 2 25 એમ્પીયર એ જ રીતે અહીં i i શોર્ટ સર્કિટ કરંટ પણ છે જે તે r iNorton છે કારણ કે આ શોર્ટ સર્કિટ કરંટ i n r i શોર્ટ સર્કિટ છે તે r નોર્ટન કરંટ 2 25 એમ્પીયર છે આમ અહીં તે પણ r ને જાણ્યું કે r એ જ વસ્તુનો ઉપયોગ કરીને અહીં મેળવ્યું છે તે થેવેનિન R2 r iNorton મૂળભૂત રીતે તે શોર્ટ સર્કિટ કરંટ છે આમ મૂળભૂત રીતે તે VThevenin ભાગ્યા R2 છે 25 અને R R2 R નોર્ટન સમાન તે Voc ભાગ્યા i o c i s c iSC તેનો અર્થ એ છે કે VThevenin ભાગ્યા શોર્ટ સર્કિટ કરંટ પણ અહીં 3 007 છે ફક્ત આ વસ્તુની ચકાસણી કરવા માટે આ થેવેનિન અને નોર્ટન આ રીતે બતાવવામાં આવ્યા છે આ ખરેખર થિવેનિન સમકક્ષ છે અને આ નોર્ટન સમકક્ષ છે તેનો અર્થ એ કે જો VThevenin ભાગ્યા R2 તો iNorton મળશે જે 2 25 એમ્પીયર છે અને R n 3 007 Ω આ સમાંતર છે અને iNorton VThevenin ભાગ્યા R2 મને આશા છે કે આ સમજી ગયું હશે આમ મૂળરૂપે થેવેનિન નું નોર્ટન રૂપાંતરણ અથવા નોર્ટન નું થેવેનિન માં રૂપાંતર સ્ત્રોત પરિવર્તન છે